આ સત્રમાં આપનું સ્વાગત છે છેલ્લા સત્રમાં આપણે રીગ્રેસન ટેસ્ટિંગ વિશે ચર્ચા કરી રહ્યા હતા અને આપણે જોયું કે રીગ્રેસન ટેસ્ટિંગ એક મહત્વનું પ્રકારનું ટેસ્ટીંગ છે જ્યાં દરેક ફેરફાર બાદ સોફ્ટવેરના અપરિવર્તિત ભાગને ચકાસવાની જરૂર છે સામાન્ય રીતે પરિવર્તન માત્ર કોડની થોડી લાઇનોમાં થાય છે અને હજારો લાઇન અથવા સેંકડો હજારો લાઇન કોડ બદલાતી નથી પરંતુ પછી આપણે તે તમામ ભાગો અપરિવર્તિત ભાગોને ફરીથી તપાસવા પડશે ભલે તે અગાઉ પસાર થઈ ચૂક્યા હતા કારણ ડીપેનડન્સી છે પરિવર્તનશીલ મૂલ્યના પ્રસારને કારણે કોઈ ફેરફાર અપરિવર્તિત ભાગમાં પ્રોબ્લેમઓ લાવી શકે છે કેટલાક મૂલ્ય જે કોડની કેટલીક લાઇનોના ફેરફાર દરમિયાન બદલાય છે તે સોફ્ટવેર મારફતે પ્રચાર કરે છે અને યથાવત ભાગમાં સરફેસ એજ બગ્સ અને પછી આપણે જોયું કે સેટ અપ ટેસ્ટ કેસો જે મૂળભૂત રીતે સોફ્ટવેરને ચકાસવા માટે ઉપયોગમાં લેવાય છે તે અપ્રચલિત અથવા અમાન્ય ટેસ્ટીંગ કેસોમાં વિભાજિત કરી શકાય છે જેને આપણે કાઢી નાખવાની જરૂર છે પછી આપણી પાસે રીડન્ડન્ટ ટેસ્ટીંગ કેસો છે જે આપણે ચલાવવાની જરૂર નથી કારણ કે તેમની પાસે ભૂલ શોધવાની શક્યતા શૂન્ય છે કારણ કે તેઓ એવા લક્ષણોનું ટેસ્ટીંગ કરે છે જે ખરેખર પરિવર્તનથી ઈન્ડીપેન્ડન્ટ છે અને પછી આપણી પાસે રીગ્રેસન ટેસ્ટના કેસો છે જે સોફ્ટવેરના તે ભાગોનું ટેસ્ટીંગ કરે છે જે સોફ્ટવેરના ફેરફારોના સંદર્ભમાં થોડી ડીપેનડેન્સી ધરાવે છે હવે ચાલો જોઈએ અલગ અલગ પગલાં કયા છે જેના દ્વારા આપણે રીગ્રેસન ટેસ્ટ કેસો પસંદ કરીએ છીએ રીગ્રેસન ટેસ્ટના મુખ્ય કાર્યો રિગ્રેસન ટેસ્ટ પસંદ કરવાના પગલાં છે પ્રથમ વસ્તુ માન્ય ટેસ્ટીંગ કેસોને ઓળખવાની છે કારણ કે આપણે કહ્યું હતું કે દરેક ફેરફાર પછી કેટલાક ટેસ્ટીંગ કેસ અમાન્ય થઈ જાય છે તેને કાઢી નાખવાની જરૂર છે આપણે પહેલા માન્ય ટેસ્ટીંગ કેસોને ઓળખવા પડશે અને માન્ય ટેસ્ટીંગ કેસોમાંથી આપણે રીડન્ડન્ટ ટેસ્ટીંગ કેસોને ઓળખવા અને અવગણવાની જરૂર છે અને તે આપણને રીગ્રેસન ટેસ્ટ કેસો સાથે છોડી દે છે અને તેને રિગ્રેસન ટેસ્ટ સિલેકશન પ્રોબ્લેમ તરીકે ઓળખવામાં આવે છે જો રીગ્રેસન ટેસ્ટના કેસો ઘણા હજારો હોય તો આપણે કદાચ ઘટાડવાની જરૂર પડી શકે જ્યાં આપણે ટેસ્ટીંગ ના કેસોને દૂર કરીએ છીએ જે તમે ખરેખર નથી કરતા તે ડુપ્લિકેટ્સ છે અને તેઓ ખરેખર વધારાની ભૂલો શોધી શકતા નથી ટેસ્ટીંગ કેસોનો લઘુત્તમ સમૂહ સમગ્ર રિગ્રેસન ટેસ્ટીંગ ચલાવવા જેટલો સારો છે અને આપણે પસંદ કરેલા રીગ્રેસન ટેસ્ટીંગ કેસોમાંથી રિગ્રેસન ટેસ્ટીંગ ને પ્રાથમિકતા પણ આપી શકીએ છીએ આપણે તેમને 1 2 3 4 માં પ્રાથમિકતા આપી શકીએ છીએ જે તે રિગ્રેસન ટેસ્ટીંગ ને આપવામાં આવે છે જેમાં ભૂલો શોધવાની મહત્તમ પ્રોબેબીલીટી હોય છે આપણે શા માટે પ્રાથમિકતા આપવાની જરૂર છે આપણે પ્રાથમિકતા આપવાની જરૂર છે કારણ કે જો તમે ટેસ્ટીંગ દરમિયાન અગાઉ રીગ્રેસન બગ્સ શોધી શકો તો વિકાસ ટીમ શરૂ કરી શકે છે અને તે આપણો ડિલિવરી સમય ઘટાડશે આપણી પાસે સેંકડો રિગ્રેશન ટેસ્ટ કેસ હોઈ શકે છે અને તે બધાને ચલાવવા માટે એક અઠવાડિયા લાગી શકે છે અને જો આપણે પહેલા જ દિવસમાં તે ભૂલો શોધી શકીએ તો આપણે વિકાસ ટીમ ટેસ્ટીંગ પર શરૂ કરી શકીએ છીએ રીગ્રેસન ટેસ્ટ પ્રાધાન્યતા પાછળનો વિચાર છે જો આપણે યોજનાકીય આકૃતિના રૂપમાં તેનું પ્રતિનિધિત્વ કરીએ તો આપણે સૌપ્રથમ પરિવર્તન એનાલીસીસ કરીએ છીએ અને પરિવર્તન એનાલીસીસના આધારે આપણે શોધી કાીએ છીએ કે કોડનો કયો ભાગ પ્રભાવિત થયો છે અપરિવર્તિત કોડનો કયો ભાગ પ્રભાવિત થયો છે અને કયો ભાગ ઈન્ડીપેન્ડન્ટ અને ડીપેન્ડેન્ટ છે કયા ભાગ પર અસરગ્રસ્ત કોડ છે અને ટેસ્ટીંગ કેસો જે આ અસરગ્રસ્ત કોડને ચલાવે છે અથવા ચલાવે છે આપણે રીગ્રેસન ટેસ્ટની સિલેકશન કરીએ છીએ અને પછી આપણે રિગ્રેસન ટેસ્ટીંગ ચલાવીએ છીએ અને પરિણામોની રીટેસ્ટ કરીએ છીએ હવે ચાલો ટેસ્ટીંગ માં બીજો મહત્વનો વિષય જોઈએ જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સનું ટેસ્ટીંગ કરે છે આપણે અગાઉ કહ્યું હતું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ આ ધારણા સાથે રજૂ કરવામાં આવ્યા હતા કે જો આપણી પાસે ખૂબ સારી પ્રોગ્રામિંગ પ્રેક્ટિસ હોય તો ભૂલો થવાની પ્રોબેબીલીટી ઓછી હશે ઉદાહરણ તરીકે ઇનહેરીટન્સ એન્કેપ્સુલેશન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની વિવિધ સુવિધાઓ તેઓ ખૂબ જ સાઉન્ડ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ તરીકે જાણીતા છે અને તેઓ બગ રિયુઝ એડજસ્ટિંગની શક્યતાઓને ઘટાડે છે જે વિકાસના પ્રયત્નોને ઘટાડી શકે છે અને તે જ સમયે તેઓ બગની શક્યતાઓને ઘટાડવાની પણ અપેક્ષા રાખે છે પરંતુ આપણે કરીશું હવે જાણીને આશ્ચર્ય થશે કે ખરેખર ટેસ્ટીંગ ને જટિલ બનાવે છે તેઓએ નવા પ્રકારના બગ રજૂ કર્યા જે તમને પ્રોસિજરલ કોડમાં જાણતા ન હતા અને આપણને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોડ માટે અલગ ટેસ્ટીંગ ની જરૂર છે આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોડમાં પ્રોસિજરલ પ્રોગ્રામિંગ માટે જે ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો તે જ આપણે ઉપયોગ કરી શકતા નથી આપણને વિવિધ ટેસ્ટીંગ વ્યૂહરચનાઓની જરૂર છે ચાલો આપણે તે જોઈએ પરંતુ તે પહેલાં ચાલો આપણે રીગ્રેસન ટેસ્ટિંગ પર એક નાની ક્વિઝ કરીએ જેની આપણે હમણાં જ ચર્ચા કરી હતી પ્રશ્ન એ છે કે યુનિટ ઈન્ટીગ્રેશન અથવા સિસ્ટમ ટેસ્ટીંગ પર લાગુ રીગ્રેસન ટેસ્ટીંગ છે યુનિટ ટેસ્ટીંગ ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ અથવા સિસ્ટમ ટેસ્ટીંગ માટે લાગુ રીગ્રેસન ટેસ્ટીંગ છે જવાબ એ છે કે વાસ્તવમાં તે ટેસ્ટીંગ યુનિટ ટેસ્ટીંગ ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ ના આ ત્રણેય સ્તરને લાગુ પડે છે અને સિસ્ટમ ટેસ્ટીંગ વાસ્તવમાં રીગ્રેસન ટેસ્ટીંગ એ ટેસ્ટીંગ નું એક અલગ પરિમાણ છે અને આપણે એમ કહી શકતા નથી કે રીગ્રેસન માત્ર એક સ્તરના ટેસ્ટીંગ નું છે સ્તર એક પરિમાણ છે અને રીગ્રેસન ટેસ્ટીંગ એ ટેસ્ટીંગ નું એક અલગ પરિમાણ છે અને તે ટેસ્ટીંગ ના તમામ સ્તરોને લાગુ પડે છે હવે ચાલો ટેસ્ટીંગ પર નજર કરીએ આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સોફ્ટવેરનું ટેસ્ટીંગ કેવી રીતે કરીએ જો તમે બનાવેલ ડેટા જુઓ તો એક વિશિષ્ટ સંસ્થા વિકાસ સંસ્થા ઉપલબ્ધ સંશોધન ડેટા તેના 50 ટકા પ્રયત્નો ટેસ્ટીંગ પર ખર્ચ કરે છે બાકીના 50 ટકા સ્પષ્ટીકરણ ડિઝાઇન કોડિંગ વગેરે પર અને ટેસ્ટીંગ પર આટલા મોટા પ્રયત્નો ખર્ચવા પાછળનું મુખ્ય કારણ એ છે કે સોફ્ટવેરની ગુણવત્તા આધાર રાખે છે ટેસ્ટીંગ ની સંપૂર્ણતા પર મોટા પ્રમાણમાં અને હવે ગ્રાહકો ખૂબ ગુણવત્તા સભાન છે જો કોઈ સંસ્થા ભૂલોથી ભરેલું સોફ્ટવેર બહાર પાડે છે અને માત્ર ગ્રાહકો તે ઉત્પાદનને નકારે છે પણ તેઓ તે સંસ્થા પાસેથી ઉત્પાદનો ખરીદશે નહીં દરેક સંસ્થા ટેસ્ટીંગ પર નોંધપાત્ર પ્રયત્નો કરે છે અને તે સંદર્ભમાં જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેશન પ્રસ્તાવિત કરવામાં આવ્યું ત્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેશન આવકાર્ય પરિવર્તન હતું શરૂઆતના વર્ષોમાં દરેકને અપેક્ષા હતી કે તે ટેસ્ટીંગ ના પ્રયત્નોને નોંધપાત્ર રીતે ઘટાડશે જે 50 ટકા પ્રયત્નો ખર્ચવામાં આવી રહ્યા છે તે અપેક્ષા મુજબ 20 30 ટકા સુધી ઘટાડી શકાય છે પરંતુ પછી આપણે જાતે જ શોધી કા that્યું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેશન ખરેખર ટેસ્ટીંગ ને જટિલ બનાવે છે અને પ્રયત્નો ઘટાડવાને બદલે વધુ પ્રયત્નોની જરૂર પડી શકે છે ચાલો આપણે જોઈએ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સના ટેસ્ટીંગ માં કયા પડકારો છે જે પ્રક્રિયાગત કાર્યક્રમોમાં અસ્તિત્વમાં નથી અહીં આપણી પાસે નવી પ્રોબ્લેમઓ નવા પ્રકારની ખામીઓ છે અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સનું ટેસ્ટીંગ કરવામાં ખૂબ જ મુશ્કેલ પડકારો છે જે પ્રક્રિયાગત પ્રોગ્રામ ટેસ્ટીંગ માં અસ્તિત્વમાં નથી પ્રથમ પડકાર એ છે કે ટેસ્ટીંગ નું યુનિટ શું છે જો તમને પ્રક્રિયાત્મક કાર્યક્રમોનો સંદર્ભ યાદ હોય તો આપણે કહ્યું હતું કે યુનિટ કાં તો ફંક્શન અથવા મોડ્યુલ છે વિચાર એ છે કે પ્રક્રિયાગત કાર્યક્રમોમાં આપણે યુનિટ નું ટેસ્ટીંગ કરીએ છીએ અને જ્યાં સુધી યુનિટ ની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે ત્યાં સુધી આપણે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ દ્વારા ઇન્ટરફેસ ભૂલોને દૂર કરવા ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને પછી આપણે સિસ્ટમ ટેસ્ટીંગ કરીએ છીએ પરંતુ જો તમે જુઓ પ્રક્રિયા અને ઓબ્જેક્ટ પ્રોગ્રામની સાદ્રશ્ય પર તમે વિચારી શકો છો કે જો પ્રોસિજરલ પ્રોગ્રામમાં યુનિટ એક ફંક્શન છે તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સમાં ટેસ્ટીંગ નું યુનિટ એક પદ્ધતિ હોઈ શકે છે કારણ કે પદ્ધતિઓ કાર્યોને અનુરૂપ છે પરંતુ જેમ આપણે શોધીશું ના તે યોગ્ય નથી બીજી બાબતો એ છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેશન એન્કેપ્સ્યુલેશન વારસો પોલીમોર્ફિઝમ ડાયનેમિક બાઈન્ડિંગની સારી લાક્ષણિકતાઓ તપાસ કરશે શું તેઓ ટેસ્ટીંગ માં મદદ કરે છે શું તેઓ ટેસ્ટીંગ માં પ્રયત્નો ઘટાડે છે અથવા તેઓ તેને વધુ જટિલ બનાવે છે અને તે ટેસ્ટીંગ માં વધુ પ્રયત્નો કરવાની જરૂર છે ચાલો આપણે તે મુદ્દાની તપાસ કરીએ અને પછી આપણે અહીં નવા પ્રકારનાં ટેસ્ટીંગ ની તપાસ કરીએ જે સ્ટેટ ડીપેન્ડેન્ટ ટેસ્ટીંગ ની જરૂર છે અને પછી આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના સંદર્ભમાં ટેસ્ટીંગ કવરેજ એનાલીસીસની કલ્પના શું છે અને આપણે જે ચર્ચા કરી હતી તે ઈન્ટીગ્રેશન વ્યૂહરચના પર પણ નજર કરીએ પ્રોસિજરલ પ્રોગ્રામિંગ ટોપ ડાઉન બોટમ અપ અને આગળના સંદર્ભમાં અહીં ખરેખર યોગ્ય નથી કારણ કે આ ખરેખર હાયરાર્કિકલ ડિઝાઈન નથી સ્પષ્ટ ડિઝાઈન આ માત્ર એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતી વસ્તુઓ છે આપણને વિવિધ ઈન્ટીગ્રેશન વ્યૂહરચનાઓની જરૂર છે સૌપ્રથમ આપણે આ એક મૂળભૂત પ્રશ્ન છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ માટે ટેસ્ટીંગ નું યોગ્ય યુનિટ શું છે કારણ કે આ કોઈપણ ટેસ્ટીંગ નો પાયો છે જે આપણે પહેલા યુનિટ સ્તરનું ટેસ્ટીંગ કરવાની જરૂર છે સોફ્ટવેરના કયા યુનિટ અથવા કયા તત્વોની આપણે ઇનડીપેન્ડેન્ટ રીતે ચકાસણી કરવાની જરૂર છે અને પછી પરંપરાગત પ્રક્રિયાગત કાર્યક્રમોમાં ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ કરવું યુનિટ એક ફંક્શન છે પરંતુ આપણે હમણાં જ જોઈશું કે તે પદ્ધતિ ખરેખર ટેસ્ટીંગ નું મૂળભૂત યુનિટ નથી ઓબ્જેક્ટ લક્ષી કાર્યક્રમો છે સામ્યતા જો આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામમાં ટેસ્ટીંગ ના યુનિટ તરીકે કાર્ય પદ્ધતિને વિસ્તૃત કરીએ તો તે ખરેખર યોગ્ય નથી તો આપણે જોઈશું કે આ દાવો કરવાનો આધાર શું છે વાસ્તવમાં આ દાવો કરવાનો આધાર વેયુકરના એન્ટીકોમ્પોઝિશન એક્ઝિઓમને આભારી છે જે કહે છે કે વ્યક્તિગત પદ્ધતિઓના ટેસ્ટીંગ ની કોઈપણ માત્રા એ ખાતરી કરી શકતી નથી કે વર્ગનું સંતોષકારક ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે ચાલો જોઈએ કે તેનો ખરેખર અર્થ શું છે તે વેયુકર છે વાસ્તવમાં ઓબ્જેક્ટ લક્ષી કાર્યક્રમો માટે યોગ્ય યુનિટ વર્ગ છે આપણે બધા વર્ગોને અલગતામાં ચકાસવાની જરૂર છે અને પછી છેવટે તે વર્ગોને એકીકૃત કરો તો શા માટે વર્ગ પદ્ધતિઓનું ટેસ્ટીંગ અને ટેસ્ટીંગ નું યુનિટ છે અને પછી સંકલન ફંક્શન કરશે નહીં તો તેનો જવાબ એ છે કે જો આપણે ફક્ત પદ્ધતિઓનું ટેસ્ટીંગ કરીએ તો આપણે ઘણી વસ્તુઓ યોગ્ય રીતે કરી શકતા નથી એક વાત એ છે કે આપણી પાસે આ વર્ગ લક્ષણો છે જે વિવિધ પદ્ધતિઓ વચ્ચે વહેંચાયેલા છે આપણે ફક્ત પદ્ધતિઓનું ટેસ્ટીંગ કરીને તેનું ટેસ્ટીંગ કરી રહ્યા નથી અને વર્ગમાં સામાન્ય રીતે સ્ટેટ મોડેલો પણ હોય છે કારણ કે તેઓ દરેક વર્ગ ડેટા સંગ્રહ કરે છે તે વર્ગને સંગ્રહ કરે છે એક મહત્વપૂર્ણ સ્ટેટ મોડેલ જેનો અર્થ થાય છે કે વર્ગ અથવા ઓબ્જેક્ટ સંખ્યાબંધ સ્ટેટોમાં અસ્તિત્વ ધરાવે છે અને જો આપણે કોઈ એક સ્ટેટમાં પદ્ધતિનું ટેસ્ટીંગ કરીએ તો તે એક સ્ટેટમાં યોગ્ય રીતે ફંક્શન કરી શકે છે પરંતુ જ્યારે વર્ગ ચાલુ હોય ત્યારે તે ફંક્શન કરી શકતું નથી કેટલાક અન્ય સ્ટેટ આપણે વર્ગના સ્ટેટ મોડેલ અને વસ્તુઓ કેવી રીતે વિવિધ સ્ટેટો ધારે છે તે ધ્યાનમાં લેવાની જરૂર છે અને પછી આપણે ત્યાં પદ્ધતિઓ ચકાસવાની જરૂર છે માત્ર એટલું જ નહીં કે આપણે વર્ગ ચલો દ્વારા પદ્ધતિની ક્રિયાપ્રતિક્રિયાઓ ચકાસવી પડશે પણ આપણે સ્ટેટોને વર્ગના વિવિધ સ્ટેટોમાં પદ્ધતિઓ ચકાસવાની જરૂર છે વેયુકરની એન્ટીકોમ્પોઝિશન એક્ઝીઓમ જે આ ક્ષેત્રમાં લેન્ડ માર્ક પરિણામ છે તે 1986 માં સોફ્ટવેર એન્જિનિયરિંગ પર IEEE ટ્રાન્ઝેક્શનમાં દેખાયો હતો તેમના સ્વયંનું નિવેદન એ છે કે દરેક વ્યક્તિગત પ્રોગ્રામ ઘટકોનું પૂરતું ટેસ્ટીંગ જરૂરી નથી કે તે સમગ્ર પ્રોગ્રામના પૂરતા પ્રમાણમાં ટેસ્ટીંગ કરે તે કહે છે કે જો તમે ફક્ત વ્યક્તિગત ઘટકનું ટેસ્ટીંગ કરો છો જે ખરેખર ખાતરી આપતું નથી કે સમગ્ર પ્રોગ્રામ ફંક્શન કરશે જો p અને q ઘટકો છે તો p પાસે વધુ જટિલ રીતે q દ્વારા સંદર્ભોને સુધારવાની તક છે પછી તે અલગતામાં ઘટકોના ટેસ્ટીંગ દરમિયાન સ્ટબ્સ દ્વારા કરી શકાય છે અને જ્યાં સુધી p અને q ક્રિયાપ્રતિક્રિયા કરી શકે ત્યાં સુધી આપણે જરૂર છે તેમને એકસાથે ટેસ્ટીંગ કરો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ માટે આ સિદ્ધાંતનું અર્થઘટન એ છે કે આપણે પદ્ધતિઓ પર વિચાર કરી શકતા નથી કારણ કે તે માત્ર ટેસ્ટીંગ પદ્ધતિઓ છે અને પછી તેમને એકીકૃત કરવું યોગ્ય ન પણ હોઈ શકે આપણે તે યુનિટ નું સ્તર છે અને વર્ગોને સંકલિત કરવાની જરૂર છે તે પ્રથમ મહત્વનું પરિણામ છે કે વર્ગ એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ માટે ટેસ્ટીંગ નું મૂળભૂત યુનિટ છે હવે ચાલો આપણે કેટલાક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ફીચર્સ મહત્વની સુવિધાઓ જોઈએ અને ચાલો જોઈએ કે તેઓ ટેસ્ટીંગ માં મદદ કરી શકે છે કે પછી તેઓ પ્રોબ્લેમ સર્જી શકે છે ટેસ્ટીંગ માં અવરોધ ભો કરે છે પ્રથમ ચાલો એન્કેપ્સ્યુલેશન જોઈએ આપણે જાણીએ છીએ કે એન્કેપ્સ્યુલેશન પદ્ધતિઓમાં ડેટા એકસાથે છે વાસ્તવમાં એન્કેપ્સ્યુલેશન એ ભૂલોનો સ્ત્રોત નથી પરંતુ પછી તે ટેસ્ટીંગ માં અવરોધ છે તે કેમ છે કારણ કે એન્કેપ્સ્યુલેશનને કારણે આપણે સીધા વર્ગના ખાનગી ચલોને એક્સેસ કરી શકતા નથી અને ડીબગરના મૂલ્યો શોધવાનું મુશ્કેલ બનશે વર્ગોના ખાનગી ચલો કારણ કે ત્યાં કોઈ પદ્ધતિઓ નથી જે જાણ કરશે અને આ ખાનગી ચલોને એક્સેસ કરવા માટે તમારે તેને પદ્ધતિઓ દ્વારા એક્સેસ કરવાની જરૂર છે તમે તેને સીધી એક્સેસ કરી શકતા નથી અને તે જટિલ બની જાય છે કોઈ આ પ્રોબ્લેમને કેવી રીતે દૂર કરે છે ઘણા ઉકેલો શક્ય છે એક સ્ટેટ અહેવાલ પદ્ધતિઓ છે આપણી પાસે એક વર્ગમાં વધારાની પદ્ધતિઓ હોઈ શકે છે જે આ ખાનગી ચલોના મૂલ્યોની જાણ કરે છે નીચા સ્તરની ચકાસણીઓ જાતે જ ઓબ્જેક્ટના લક્ષણોનું નિરીક્ષણ કરે છે અથવા ચોકસાઈ તકનીકોનો ઔપચારિક પુરાવો ખરેખર ચલોને જોતો નથી પરંતુ ચોકસાઈ તકનીકોનો પુરાવો છે પરંતુ સૌથી આશાસ્પદ રીત સ્ટેટની રિપોર્ટિંગ પદ્ધતિઓ છે અને સામાન્ય રીતે આ રીતે પરીક્ષકો દ્વારા એન્કેપ્સ્યુલેશનનું સંચાલન કરવામાં આવે છે તેમની પાસે સ્ટેટ અહેવાલ પદ્ધતિઓ છે અને તેઓ એન્કેપ્સ્યુલેશન પ્રોબ્લેમને દૂર કરે છે અને ખાનગી ચલોના મૂલ્યો ચકાસી શકે છે હવે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સની બીજી મહત્વની વિશેષતા જોઈએ જે વારસામાં છે વારસાગત આપણે જાણીએ છીએ કે વારસાનો એક મહત્વનો ફાયદો એ છે કે એકવાર એક વર્ગનું ટેસ્ટીંગ કરવામાં આવે તો તે સારી રીતે કામ કરી રહ્યું છે ત્યારે આપણે તેના પેટા વર્ગમાં નવી સુવિધાઓ ઉમેરી શકીએ છીએ અને આપણે વર્કિંગ કોડનો ફરીથી ઉપયોગ કરીએ છીએ તે તમામ કોડ લખવાની જરૂર નથી ટેસ્ટીંગ અને લેખિત આપણે ફક્ત વર્ગ ચલોની કેટલીક પદ્ધતિઓ ઉમેરીએ છીએ પરંતુ પછી અહીં પ્રશ્ન એ છે કે એકવાર આપણી પાસે એક ડેરીવેટીવ વર્ગ હોય અને તે પૂર્વજોના વર્ગોમાંથી ઘણી પદ્ધતિઓનો વારસો મેળવે તો શું વારસાગત પદ્ધતિઓ ડેરીવેટીવ વર્ગમાં ટેસ્ટીંગ થવી જોઈએ આશ્ચર્યજનક અને દુર્ભાગ્યે વારસાગત વારસાગત પદ્ધતિઓ ચકાસવી ફરજિયાત છે વારસાગત પદ્ધતિઓની રીટેસ્ટીંગ એ અપવાદને બદલે નિયમ છે તે શા માટે છે કારણ કે આ બધી પદ્ધતિઓ છે કે જે તમામ બેઝ ક્લાસમાં સારી રીતે કામ કરવા માટે ચકાસવામાં આવી હતી અને આપણે તેમને ફક્ત ડેરીવેટીવ વર્ગમાં વારસામાં આપ્યા છે શા માટે આપણે તેમને ફરીથી ઉતરી આવેલા વર્ગમાં સંપૂર્ણ રીતે ટેસ્ટીંગ કરવું પડશે ચાલો તે પ્રોબ્લેમની તપાસ કરીએ આ એક બેઝ ક્લાસ લાઇબ્રેરી સભ્ય છે અને આપણે ક્લાસ અને વ્યુત્પત્તિના વિવિધ વંશવેલો અને પદ્ધતિઓ મેળવી છે અહીં લક્ષણો વિદ્યાર્થીઓમાં ઉપલબ્ધ બને છે અને પછી વિદ્યાર્થીઓ વધુ લક્ષણો અને પદ્ધતિઓ છે આ બધા બાળકોના વર્ગો દ્વારા વારસામાં મળે છે અને પેટા વર્ગમાં ઉપયોગના નવા સંદર્ભને કારણે ખરેખર રીટેસ્ટ જરૂરી છે તે મૂળભૂત રીતે એન્ટી કમ્પોઝિશન એક્ઝીઓમ છે ઉપયોગના નવા સંદર્ભ દ્વારા આપણે શું અર્થ કરીએ છીએ તે આપણે કેટલાક ઉદાહરણો સાથે જોશું પરંતુ પછી આપણે કહી શકીએ કે જો તમે જોયું કે કોઈ પદ્ધતિ ઉપલા સ્તરે યોગ્ય રીતે વર્તે છે તો તે નીચલા સ્તર પર વર્તશે તેની ખાતરી આપતું નથી ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ ચાલો આપણે માની લઈએ કે ક્લાસ A નો આ કોડ હતો આ વેરીએબલ x પાસે મૂલ્ય 200 છે અને આ વેરિયેબલ પર અપરિવર્તક અથવા જરૂરિયાત એ છે કે x હંમેશા 100 કરતા વધારે હોવો જોઈએ અને પછી આપણી પાસે અહીં ઘણી પદ્ધતિઓ હતી જેનો આપણે આ ચલનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તેઓ બધા આ અપરિવર્તન જાળવી રહ્યા હતા કે જે રીતે વર્ગની રચના કરવામાં આવી હતી અને તેઓ યોગ્ય રીતે કામ કરી રહ્યા હતા પરંતુ પછી કેટલાક પ્રોગ્રામરે તેઓએ વર્ગ A ને વિસ્તૃત કર્યો અને તેણે ખરેખર કોડને વિસ્તૃત કર્યો નહીં અને અહીં તેણે વધારાની પદ્ધતિ રજૂ કરી જે તેને એમ 1 ની જરૂર હતી જ્યાં તેણે ચલ x ને 1 પર સેટ કર્યો હવે એકવાર આપણે A માં B માં વિસ્તૃત કર્યા પછી અહીં જે પદ્ધતિઓ વારસામાં મળી છે m વગેરે વગેરે જે અગાઉ કાર્યરત છે તે કામ કરવામાં નિષ્ફળ જશે કારણ કે અવિરત અહીં ઉલ્લંઘન કરવામાં આવ્યું છે આ એક સરળ ઉદાહરણ છે ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ એક વર્ગ A ની એક પદ્ધતિ m હતી જે તેમાં હતી બોડી બોલે છે બીજી પદ્ધતિ m 2 અને m 2 પણ વર્ગ A માં વ્યાખ્યાયિત કરવામાં આવી હતી m અને m 2 બંને વર્ગ A અને m 2 માં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે m દ્વારા કહેવામાં આવે છે હવે વર્ગ B એ લંબાવે છે પરંતુ પછી તે B પદ્ધતિને ઓવરરાઇડ કરે છે હવે જ્યારે વર્ગ Bના વર્ગ સંદર્ભમાં એમ કહેવામાં આવે છે પછી m અહીં વારસામાં મળે છે અને આપણે m ને બોલાવીએ છીએ m એ વર્ગ A માં બરાબર કામ કરી રહ્યું હતું જ્યારે m ને બોલાવીએ ત્યારે તે હવે વર્ગ B પદાર્થ માટે ચકાસાયેલ છે તે વર્ગ B ના સંદર્ભમાં કહેવાય છે અને બહુપક્ષીયતાને કારણે કોલ m હવે A ડોટ m 2 ને કરવાને બદલે B dot m 2 ને કરો અને તે m 2 સાથે સારી રીતે કામ કરી રહ્યું હતું પરંતુ હવે તે જ m પર B dot m 2 પર કલ કરી રહ્યું છે અને તે નિષ્ફળ થઈ શકે છે અને અલબત્ત જ્યારે આપણી પાસે પદ્ધતિ ઓવરરાઇડ છે આપણે બેઝ ક્લાસ પદ્ધતિને ઓવરરાઇડ કરીને નવી પદ્ધતિ લખી છે દેખીતી રીતે આપણે ટેસ્ટીંગ કરવાની જરૂર છે વારસાગત પદ્ધતિઓ જે આપણે ચકાસવાની જરૂર છે અને તે પણ ઓવરરાઇડ પદ્ધતિઓ જે આપણે ચકાસવાની જરૂર છે મૂળ આશા છે કે પદ્ધતિઓ બેઝ ક્લાસ પર ચકાસવામાં આવી છે તે તારવેલા વર્ગમાં ટેસ્ટીંગ કરવાની રહેશે નહીં તે સાચું નથી આપણે ખરેખર તે બધી પદ્ધતિઓ ચકાસવી પડશે જે બેઝ ક્લાસથી વારસામાં મળી છે આ સત્રમાં આપણો સમય સમાપ્ત થઈ રહ્યો છે આપણે આગામી સત્રમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામનું ટેસ્ટીંગ કેવી રીતે કરવું તે અંગે ચર્ચા ચાલુ રાખીશું